પ્રોફેસર બાલા નમસ્તે અમારા ડિઝાઇન થીંકીંગ ના મોડ્યુલોમાં ફરી એક વખત આપનું સ્વાગત છે આજે હું આપને ડિઝાઇન થીંકીંગ ના ઇતિહાસ વિશે થોડુંક કહીશ સંભવતઃ આપણે આગળ જતાં જોઈશું તેમ ડિઝાઇન થીંકીંગ ઘણા જૂના સમયથી છે મેં 60 ના દાયકા વિશે ઉલ્લેખ કર્યો છે સંભવિત તારીખો પણ છે પરંતુ તેને આપણે ભવિષ્ય માટે અનામત રાખીશું હાલ પૂરતું હું થોડો સમય ક્રિએટિવ એન્જિનિયરિંગ વિશે વાત કરીશ કેમ કે તે 50 ના દાયકામાં જ્હોન આર્નોલ્ડ નામના સજ્જન દ્વારા તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો S માં મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી માં ભણાવતા હતા તેઓ પ્રોફેસર અને કંપનીઓના સલાહકાર પણ હતા તેઓએ આ ક્રિએટિવ એન્જિનિયરિંગ નામનો આ અભ્યાસક્રમ શીખવ્યો જ્યાં તેઓએ આ સમગ્ર વિચાર પ્રસ્તુત કર્યો કે સર્જનાત્મકતા ખરેખર વર્ગખંડનું સત્ર પણ હોઈ શકે તેને વર્ગખંડમાં ઉત્પન્ન કરી શકાય છે વર્ગખંડ અંતર્ગત ઉત્પન્ન કરી શકાય અને આ રીતે સમસ્ત પ્રક્રિયા કરી શકાય છે તો તે પહેલાં કદાચ લોકો એવું માનતા હતા કે સર્જનાત્મકતા ફક્ત હોશિયાર વ્યક્તિઓ માટે હોય એવા લોકો માટે છે જેમના વાળ ભૂખરા છે અને કદાચ તેઓ લેબોરેટરી ના અંધારા ખૂણામાં હોય છે સર્જનાત્મક લોકો આ પ્રકારના હોય જ્યારે આપ સર્જનાત્મકતા કહો છો ત્યારે એની સાથે સાંકળો છો જ્હોન આર્નોલ્ડે થોડો અલગ માર્ગ લીધો અને બોલ્યા કે હમ્મ કદાચ એવું ન પણ હોય આપણે ખરેખર વર્ગખંડની જેમ નિયંત્રિત વાતાવરણમાં સમગ્ર વસ્તુ ફરી બનાવી શકીએ છીએ તેઓની પાસે આ શીખવવા માટેની ઇજનેરની રીતો હતી તેમજ તેમનો પ્રિય વિષય વિજ્ઞાન સાહિત્ય હતો વિદ્યાર્થીઓ સમક્ષ પ્રસ્તુત કરવા માટે વિજ્ઞાન સાહિત્ય એ એક શ્રેષ્ઠ વિષય છે કારણ કે તે તેમની જિજ્ઞાસાને ઉત્સુક કરે છે અને કહો કે આજથી 1000 વર્ષ પછી જે બનવાનું છે કોઈને ખબર નથી પરંતુ શક્ય હોય તેવી તમામ પ્રકારની વાસ્તવિકતાઓ વિશે લોકોની કલ્પના કરી શકે એ માટેનું શ્રેષ્ઠ સાધન છે તેઓએ ખરેખર આ અજ્ઞાત નો ઉપયોગ પોતાના લાભ માટે કર્યો જો આપ કોઈને જાણતા હો અને તેમને કશુંક વિચારવા માટે કહો કે જેમ કે જો હું ભારતમાં છું અને કહું કે અન્ય લોકો વિશે ભારત સિવાયના લોકો તરીકે ન વિચારો પરંતુ તેઓના દ્રષ્ટિ કોણથી વિચારો ઉદાહરણ તરીકે ઇટાલીમાં લોકોને તે થોડું મુશ્કેલ લાગે છે તેઓ એવું ધારે છે કે જે વસ્તુઓ અહીં માન્ય છે તે ઇટાલીમાં પણ માન્ય છે આથી તેઓ ડિઝાઇન માં ભૂલો કરે છે ડિઝાઇન વિચારસરણીમાં ભૂલો કરે છે તેમનો અભિગમ પ્રોફેસર જ્હોન આર્નોલ્ડનો અભિગમ એ હતો વિદ્યાર્થીઓ ફક્ત સ્વ વિષે કે સંલગ્ન લોકો વિષે જ વિચારવાના ભાતીગળ રસ્તાથી ભિન્ન એવા લોકો વિષે પણ વિચારે જેમની સાથે ખૂબ દૂરનું જોડાણ છે તો આપ જોશો તેમ તેઓએ ખુબ મહત્વપૂર્ણ કેસ સ્ટડી નો ઉપયોગ કર્યો તે સમયના આર્કટ્રસ IV તરીકે ખૂબ જ પ્રખ્યાત કેસ સ્ટડી હવે આ કેસ સ્ટડી નો સંક્ષિપ્ત ઇતિહાસ એ છે કે બુર્ટ્સ નામના નક્ષત્રમાં આર્કટ્રસ એક તારો છે મારુ ઉચ્ચારણ કદાચ ખોટું હોઈ શકે પરંતુ આપ એ શોધી શકો છ આ એ નક્ષત્ર છે આ વિશિષ્ટ તારો પૃથ્વીથી 33 પ્રકાશ વર્ષ દૂર છે પ્રકાશ એક વર્ષમાં જે અંતર પસાર કરે છે તેને પ્રકાશવર્ષ કહેવાય પ્રકાશ ખૂબ જ ઝડપથી પ્રવાસ કરે છે એક વર્ષમાં તે ખરેખર અત્યંત દીર્ઘ પ્રવાસ કરે છે અને તે જ રીતે 33 વર્ષમાં આ રીતે જો આપ આજે પૃથ્વી પરથી સિગ્નલ Signal સંકેત મોકલવા માંગતા હો તો તે 33 વર્ષ પછી પ્રાપ્ત થશે આમ તે પૃથ્વીથી અત્યંત દૂર છે તેઓએ વિદ્યાર્થીઓને કોઈ ગ્રહ વિષે કલ્પના કરવા કહયું તેઓએ વિદ્યાર્થીઓને કહ્યું કે સૂર્ય નહિ પણ સૂર્યથી ચોથો ગ્રહ એવા આર્કટ્રસ વિશે કલ્પના કરો તેઓએ કહ્યું કે એ ગ્રહની સંસ્કૃતિ વિષે કલ્પના કરો માનો કે આજ થી 1000 વર્ષમાં પૃથ્વીના લોકો ત્યાં જઈ અને વ્યવસાય સ્થાપિત કરવાની શરૂઆત કરે તેમણે MIT અથવા મેસેચ્યુસેટ્સ ઇન્ટરગાલેક્ટિક ટ્રાવેલ કંપની ને ફોન કર્યો તેઓના મતે આવનારા 1000 વર્ષોમાં MIT ને કાલ્પનિક કંપની તરીકે સમજવી તેઓએ કહ્યું કે ત્યાંના એલિયન આપણા પૃથ્વી ના માનવીઓ કરતા ઘણા ભિન્ન છે ઉદાહરણ તરીકે એલિયન પાસે ત્રણ આંગળીઓ છે આમ તેઓ આપણા જેવા નથી જેને દરેક હાથમાં પાંચ આંગળીઓ છે તેઓના દરેક હાથમાં ત્રણ આંગળીઓ છે તેઓ ત્રણ આંખો ધરાવે છે એમાંની એક આંખ વાસ્તવમાં ક્ષ કિરણો જોઈ શકે છે આમ તેઓ ખુબ ભિન્ન છે તેઓ જે વાતાવરણમાં રહે છે તે ઓક્સિજન સમૃદ્ધ નથી પરંતુ મિથેનથી ભરપૂર છે આ કારણે તેઓએ એલિયનને મિથેનીયનો અથવા મિથેનીઅન્સ કહયા છે તેઓ પૃથ્વીવાસીઓથી તદ્દન અલગ હતા તેઓનું તાપમાન પણ અલગ હતું તેઓનું સરેરાશ ઉનાળુ તાપમાન 50 ° સે અને સરેરાશ શિયાળુ તાપમાન 110 ° સે હતું પૃથ્વી પર જે કંઈ માન્ય છે તેમાંથી કશું પણ વાસ્તવમાં આર્ક્ટ્રસ IV માટે માન્ય નથી ઉપરાંત અન્ય નોંધપાત્ર બાબત એ છે કે તેઓનું ગુરુત્વાકર્ષણ પૃથ્વી કરતા 11 ગણું વધારે છે આમ જો આપ કૂદકો મારો અને ધારો કે અહીં 11 મીટર કૂદી શકો છો તો ત્યાં ફક્ત 1 મીટર જ કૂદી શકશો આમ ગુરુત્વાકર્ષણમાં પણ એક પ્રકારનો તફાવત છે ઔદ્યોગિક ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ પણ તફાવત છે તેઓ કદાચ ધોરણના દરે આપણા કરતા ન્યૂન છે પ્રોફેસર જ્હોન આર્નોલ્ડે વિવરણ કર્યું કે અહીંથી સલાહકારો આર્કટ્રસ IV પાસે ગયા છે તેઓને જાણવા મળ્યું છે કે સંભવત આપણી પાસે જે સ્કૂટર જેવું છે એવું ત્યાં ઘણા ઓછા લોકો પાસે છે આ તેમના વિકાસનો માપદંડ છે આમ પ્રો અર્નોલ્ડે આ કેસ અધ્યયન દરમિયાન આ રીતે કર્યું હતું અથવા આ કેસ અધ્યયન માં વિદ્યાર્થીઓએ પોતાના પૂરતું વિચારવું અથવા તેઓના માટે શું સાચું છે એ નથી વિચારવાનું પરંતુ એક સંપૂર્ણપણે અલગ વાતાવરણમાં એક સંપૂર્ણપણે અલગ સંસ્કૃતિમાં એક સંપૂર્ણ વાતાવરણની સુયોજનમાં વિચારવાનું છે ડિઝાઇન થીંકીંગ એ વાત ઉપર ધ્યાન દોરે છે કે આપ જ્યાં આરામદાયક અનુભવો છો તેમજ જ્યાં આપની ધારણાઓ છે તે સ્થાનોને માન્ય છે તેવા સ્થાનથી ઉપાડીને એવા કોઈ સ્થાન પર મૂકવામાં આવે જ્યાં તે ધારણાઓ કોઈ વય જૂથ માટે માન્ય નથી એક ભિન્ન સંસ્કૃતિમાં ભિન્ન પર્યાવરણની ગોઠવણીમાં જ્યાં બધું ભિન્ન છે પ્રોફેસર આર્નોલ્ડ વિદ્યાર્થીઓને આવું કરવા સંકેત કરી રહ્યા હતા અને વિદ્યાર્થીઓએ આ પડકાર ઝીલ્યો હતો ડિઝાઇન થીંકીંગ ની તાલીમના સંદર્ભમાં કરાયેલા પ્રયાસોમાં અત્યંત સફળતાપૂર્વક પ્રયાસ તરીકે તે પ્રચલિત થયો ઘણી કંપનીઓએ આ વિચાર ખરીદ્યો અને વાસ્તવમાં પ્રો આર્નોલ્ડને તેમની કંપનીમાં લાવ્યા તેઓએ કહ્યું આપ અમારા માટે તેમજ તમે અમારા કર્મચારીઓ માટે પણ આ રીતે કરી શકો છો આમ તે વિશાળ પ્રમાણમાં હતું વિદ્યાર્થીઓએ કરેલી કેટલીક સફળ ડિઝાઇન તેમાંથી તે એક હતી હું તમને સ્ક્રીન પર બતાવવા જઇ રહ્યો છું જેને Eggomobile એગોમોબાઈલ કહેવામાં આવે છે આ મિથેનીયનો માટેનું એક વ્યક્તિગત પરિવહન છે એક વિદ્યાર્થીએ આવું ડિઝાઈન કર્યું હતું મીડિયા અને અખબારમાં તે ખૂબ જ અલગ તરીકે જાહેર કરવામાં આવ્યું ત્યારે આ દેખીતી રીતે ખૂબ જ લોકપ્રિય થયું આપ મિથેનીયનો ને તેમના લાંબા હાથ સાથે ઇંડા જેવા માળખામાં બેઠેલા જોઈ શકો છો તેમનું શરીર અલગ છે માનવ માટે આપણે જે વિચારી શકીએ તે બધું જ અને તમે ઊંચાઈ ની તુલના માટે મનુષ્યને પણ જોઈ શકો છો તો આ છે જે ટેરેનીયનો એ ડિઝાઇન કર્યું ટેરેનીયન એટલે પૃથ્વીવાસી જેમણે મિથેનીયનો માટે ડિઝાઇન બનાવી આ રીતે વિદ્યાર્થીઓમાં ઘણી સર્જનત્મકતા પ્રગટ થયી અને આપ સમજી શકો છો તેમ વ્યાપક રીતે લોકપ્રિય બન્યું પ્રોફેસર આર્નોલ્ડ પ્રવાહ સાથે પ્રવાહ સાથે આગળ વધતા ગયા ત્રણથી ચાર વખત પુનરાવર્તન કર્યું અને આમાંથી એક સંપૂર્ણ કેસ અધ્યયન એ આકાર લીધો છે હવે આર્કાઇવ ડોટ ઓર્ગ પર ઉપલબ્ધ છે હું સૂચિમાં તેમજ સંદર્ભ સૂચિ માં પણ એક લીંક મોકલીશ આર્નોલ્ડનો પુત્ર હું માનું છું કે જોન આર્નોલ્ડ જુનિયર તેઓએ આ archive dot org માં પ્રકાશિત કર્યુ છે જેથી ડિઝાઇન થીંકીંગ ની તાલીમમાં આ કેસ અધ્યયન એક તારાની જેમ સચવાઈ શકે તે હજી પણ ઉપલબ્ધ છે અને આપણા બધા માટે સુલભ છે તો મેં એવું વિચાર્યું કે હું આપને તે બતાવીશ તેના જેવું જ બીજું કઈંક આર્નોલ્ડે આપણને દર્શાવ્યું કે પૃથ્વી અને આ ર્કટ્રસ IV વચ્ચે સંવાદ થાય છે આર્કર્ટસ IV માં ખરેખર ફળ કેવી રીતે ઉગે છે અને તેઓ કેવી રીતે ઉગાડે છે આપ અહીં જોઈ શકો છો કે મિથેનીયનો ની સપાટીમાં છોડ કઈ રીતે ઉગે છે અથવા કઈ રીતે તેનું વાવેતર કરવામાં આવે છે એ બધું તમે અહીં જોઈ શકો છો કે તેમના ફળ ભૂગર્ભમાં ઉગે છે ફળ કેવા દેખાય છે આમ તેઓ ખૂબ વિગતમાં ઉતર્યા પર્યાવરણ કેવું લાગશે તેની પણ વિગતમાં ગયા તેઓ ઈચ્છે છે વિદ્યાર્થીઓ પણ વાસ્તવિક જીવનમાં આટલા ઊંડાણમાં ઉતરે તેઓના માટે એક આ વિશિષ્ટ કેસ અધ્યયન છે